તો સ્વાગત છે આ ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ ડબલ ઇન્ટિગ્રેલ્સ પર નંબર 29 નું વ્યાખ્યાન છે અને ખાસ કરીને આપણે આ વ્યાખ્યાનમાં ઇન્ટીગ્રેશન ના ઓડર ના ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કરીશું તેથી ફક્ત અગાઉના વ્યાખ્યાનને યાદ કરવા માટે આપણે કેટલાક સરળ ભૂમિતિમાંથી પસાર થયા છીએ અને ઉદાહરણ તરીકે જો તમે ફંક્શન f નું લંબચોરસ ડોમેન લઈએ તો આ ઇન્ટિગ્રલ ડબલ ઇન્ટિગ્રલ આપણે સિંગલ ઇન્ટિગ્રલ્સ ને 2 વખત પુનરાવર્તિત કરીને ઇવેલ્યુએટ કરી શકીએ તેથી કાં તો આપણે આ ફંક્શન ને આ dx ઉપર ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ અને x માટેની લિમિટ એ a ¿ b સુધી જાય છે તેથી પહેલા x ના સંદર્ભમાં સિંગલ ઇન્ટીગ્રલ ઇવેલ્યુએટ કરો અને આ y નું ફંક્શન છે જે ઇન્ટીગ્રેટેડ થઈ શકે છે અને y ના સંદર્ભમાં પગલું બીજું છે તેથી y ની લિમિટ c ¿d સુધી હશે અમે ઓર્ડર બદલી શકીએ છીએ અહીં અર્થ એ છે કે આપણે પ્રથમ y ના સંદર્ભમાં ઇન્ટીગ્રલ ને ઇવેલ્યુએટ કરી શકીએ છીએ જ્યાં y ની લિમિટ c ¿ d સુધી જશે અને પછી અંતે આપણે x ના સંદર્ભમાં સિંગલ ઇન્ટીગ્રલ ઇવેલ્યુએટ કરી શકીએ છીએ અને તે કિસ્સામાં લિમિટ a ¿ b હશે આપણે કેટલાક અન્ય ડોમેન પણ જોયા છે તેથી ઉદાહરણ તરીકે આ ડોમેન y ની દિશામાં ફંક્શન v1 અને v2 દ્વારા બાઉન્ડેડ છે અને y ની દિશામાં આપણી પાસે આ કોન્સટન્ટ લિમિટ ઓ x એ a બરાબર થી x એ b બરાબર છે તેથી આ પરિસ્થિતિમાં આપણી પાસે હવે પોસીબીલીટી છે કે આપણે પહેલા ઇન્ટીગ્રેટ કરવું જોઈએ અથવા તે અનુકૂળ છે y ની દિશામાં પહેલા ઇન્ટીગ્રેટ કરવું વધુ સરળ છે અને y ની લિમિટ v1 થી આ v2 સુધીની હશે અને પછી x ની લિમિટ માટે આપણી પાસે a ¿ b હશે

તેથી આ કિસ્સામાં આ ડબલ ઇન્ટિગ્રલ પ્રથમ ઇન્નર હશે તેથી y ના સંદર્ભ માં લિમિટ જેમ કે મેં કહ્યું હતું કે v1 થી આ v2 સુધી હશે અને પછીથી અથવા અંતે આપણે આને ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ x ના સંદર્ભ માં લિમિટ a ¿ b સુધી ની હશે અથવા આપણી પાસે આ ડોમેન હમણાં પૂરતું છે તેથી આ કિસ્સામાં આપણે x ના સંદર્ભમાં ઇન્ટીગ્રેશન ની પ્રથમ વિચાર કરવો પડશે કારણ કે x માટે આ વેરીયેબલ લિમિટ નક્કી કરવી વધુ સરળ છે તેથી x ની લિમિટ v1 થી v1 સુધી છે અને પછી બીજા કિસ્સામાંઆપણે y ના સંદર્ભ માં ઇન્ટીગ્રેશન કરશું તેથી અહીં આપણી પાસે આ ઇન્નર એક ઇન્ટીગ્રલ x ના સંદર્ભ માં છે લિમિટ v1 થી v1 હશે અને આઉટર એક માં લિમિટ c ¿ d

તેથી આ સરળ કિસ્સાઓ માટે આપણે જોયું છે કે જ્યારે આપણી પાસે લંબચોરસ ડોમેન હોય ત્યારે તે ખૂબ સહેલું છે કે આપણે લિમિટ ની આપલે કરી શકીએ કે પછી આપણે x ના સંદર્ભમાં ગણતરી કરીએ કે y ના સંદર્ભમાં કોઈ ફરક નથી પડતો પરંતુ જ્યારે આપણી પાસે આવા ડોમેન્સ છે ઉદાહરણ તરીકે આ આક્રુતીમાં અથવા બીજામાં તો પછી આપણે તે જોવું જોઈએ કે કઈ સુવિધા છે તેથી પ્રથમમાં આપણને ખ્યાલ છે કે આપણે પહેલા x ના સંદર્ભમાં અને પછી y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરવું જોઈએ જ્યારે બીજા કિસ્સામાં તે પહેલા x ના સંદર્ભમાં અને પછી y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરવું વધુ અનુકૂળ છે તેથી આ એક એવી સ્થિતિ છે જ્યાં આપણે અહીં ઓર્ડર ની સગવડતા જોઈ શકીએ છીએ પરંતુ ત્યાં અન્ય કારણો હશે જે ઇન્ટીગ્રન્ડ પર આધારિત છે ક્યું ઇન્ટીગ્રલ જે y ના સંદર્ભમાં સરળ અથવા શક્ય અથવા અનુકૂળ છે અથવા x ના સંદર્ભમાં પ્રથમ છે તેથી તે હવે અહીં ચર્ચા થશે તેથી દાખલા તરીકે આપણી પાસે છે તેથી અહીં સવાલ એ છે કે આપણે શા માટે ઓર્ડર માં ફેરફાર કરીએ છીએ તેથી એક એક કારણ કે જે આ ઉદાહરણ થી ખૂબ સ્પષ્ટ હશે કે ધારો કે આપણે પાસે x સંદર્ભમાં આ ઇન્નર ઇન્ટીગ્રલ છે અને x માટેની લિમિટ y થી a સુધી જાય છે તેથી x એ y બરાબર થી x એ a બરાબર છે જે ઇન્નર ઇન્ટીગ્રલ ની લિમિટ છે અને આઉટર માટે આપણી પાસે y એ 0 ની બરાબર છે ¿ y એ a ની બરાબર છે હવે સવાલ એ છે કે જો આપેલ ઓર્ડર માં આપણે પહેલા x ના સંદર્ભમાં અહીં જો ડીફરેંશીયેટ કરીએ જો આપણે ઇન્ટીગ્રેટ કરીએ તો પછી શું થશે આપણે અહીં ઇન્ટિગ્રેન્ડ માં 12 ની જેમ ધ્યાનમાં લેવું જોઈએ અને પછી આપણી પાસે છે આ આપણું ઇન્ટિગ્રેન્ડ છે અને પછી આપણી પાસે x ના સંદર્ભ માં y થી a ઇન્ટીગલ છે અને y ના સંદર્ભ માં 0 થી a સુધી આપણે પાસે dx dy છે તેથી X ના સંદર્ભમાં લોગરીધમિક ફંકશન થશે તેથી આપણી પાસે આના હાફ સાથે ઇન્ટીગ્રેટ ln x2 y2 હશે અને પછી આપણે હવે x માટે y¿ a ની લિમિટ રાખવી પડશે અને પછી આઉટર એક 0 ¿a માટે અને આપણી પાસે dy હશે તેથી આ y નું ફંક્શન બની જશે જે હવે એક lna2 y2 હશે અને પછી અહીં આપણી પાસે ઓછા ln પણ હશે તેથી પોઇન્ટ હવે આ ફંક્શન ને lna2 y2 ઇન્ટીગ્રેટીન્ગ કરશે અથવા આ ln તે ખૂબ મુશ્કેલ છે પરંતુ આપણે અહીં શું અનુભૂતિ કરીશું જો તમે ઇન્ટીગ્રેશન નો ઓર્ડર બદલો છો પછી ગણતરી કરવી ખુબ જ સરળ થઈ જાય છે તેથી જો તમે ઇન્ટીગ્રેશન નો ઓર્ડર બદલો તો પ્રથમ સ્ટેપ હંમેશા હોઈ છે કે આપણે ઇન્ટીગ્રેશન ના ડોમેન નું સ્કેચ કરવું પડશે તો આ સ્થિતિમાં આ કિસ્સામાં આપણી પાસે શું છે આપણી પાસે આ કહીએ કે આ x અક્ષ છે અને આપણી પાસે આ y અક્ષ છે તેથી ઇન્નર ની એક ની આ લિમિટ x ની બરાબર y છે તો અહીં આ લાઈન છે x બરાબર y ની અને આ ઇન્નર ની ઇન્ટીગ્રલ છે જે x ની બરાબર y થી y થી કોન્સટન્ટ લિમિટ a સુધી તેથી x એ y થી a સુધી જાય છે તેથી આપણે આ લાઈન થી શરૂ કરીએ છીએ અને તે એક a સુધી જાય છે તો ચાલો આપણે કહીએ કે આ અહીં પોઇન્ટ a છે તેથી આ x એ a ની બરાબર છે અને પ્રાકૃતિક રીતે આ પણ પછી y એ એક a પોઇન્ટ ની બરાબર છે તેથી આ લિમિટ અહીં x એ y થી સુધી જાય છે તેથી આ લાઇન પોઇન્ટ x એ a ની બરાબર છે તેથી આ હવે આપણા કિસ્સામાં ઇન્ટીગ્રેશન નું ડોમેન છે અને જો તમે ઇન્ટીગ્રેશન નો ઓર્ડર બદલવા માંગો છો તેથી આ આક્રુતી હવે ખૂબ મદદરૂપ થશે તેથી આપણે શું કરીશું આપણી પાસે સમાન ઇન્ટિગ્રેંડ હશે કુદરતી અને પછી અહીં dy અને dx તેથી ઓર્ડર માં ફેરફાર થશે તેથી પહેલા આપણે અહીં y માટેની લિમિટ નક્કી કરવી પડશે તેથી y ની લિમિટ માટે હવે અમે y દિશામાં એક લાઈન માંથી પસાર થઈશું અને તે ક્યાં પ્રવેશ કરશે જોવો અને તે ડોમેન ને ક્યાં છોડી દેશે તે જોશું તેથી તે અહીં હંમેશાં સંપૂર્ણ ડોમેન ને આવરી લેવા માટે અહીં દાખલ થાય છે તે આ y પર 0 ની બરાબર દાખલ થઈ રહ્યું છે તેથી અહીંની લિમિટ y એ 0 ની બરાબર હશે અને તે આ લાઈન પર બરાબર ડોમેન છોડી રહ્યું છે જ્યાં y એ x ની બરાબર છે તેથી y થી 0 ની બરાબર થી આ y એ x ની બરાબર સુધી અને x ની લિમિટ આમાંથી હશે x એ 0 ની બરાબર થી x એ a ની બરાબર સુધી આ છે તેથી x એ 0 થી a ની બરાબર છે તેથી આ રીતે આપણે હમણાં લિમિટ બદલી છે x0 ¿a માથી અને y એ આ 0 ¿x સુધી છે અને હવે આપણે આ ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ કારણ કે જ્યારે આપણે ઇન્ટીગ્રેટ કરીએ છીએ ત્યારે y ના સંદર્ભમાં આ આપણી પાસે સરળ બનશે આપણી પાસે આ x કોન્સટન્ટ છે તેથી આપણી પાસે ટર્મ છે તેથી ચાલો આપણે અહીંથી પસાર થઈએ તો હવે આપણી પાસે હવે શું છે ઇન્ટીગ્રેશન ના ઓર્ડર માં ફેરફાર કર્યા પછી આપણી પાસે આ છે આપણી પાસે આ y એ 0 ¿x થી છે અને x એ 0 ¿a જાય છે તેથી જ્યારે પ્રથમ ઇન્નર ને ઇન્ટીગ્રેટ કરતા તેથી આપણે આઉટર ને ઠીક કરીએ છીએ તેથી એ આપશે y ના સંદર્ભે અને પછી આપણી પાસે લિમિટ હશે y માટે 0 ¿ x થી અને આઉટર ઇન્ટીગ્રલ x માટે તો આ x રદ થશે અને આપણી પાસે છે tan−1 y x જે 0 ¿ a હશે તેથી ટેન ઇન્વર્સ ત્યારે ઉપરની લિમિટ જ્યારે આપણે મૂકીએ તેથી અને પછી આ dx તેથી આપણી પાસે અહીં શું છે π4 અને પછી આ ઇન્ટીગ્રલ 0 ¿a dx ફક્ત x છે અને ઉપર ની લિમિટ આપણ ને a આપશે તેથી તે ઇન્ટીગ્રલ વેલ્યુ છે તેથી ઓર્ડર નો આ ફેરફાર ખૂબ ઉપયોગી હતો જો તમે ઇન્ટીગ્રેશન ના ઓર્ડર ને બદલતા ન હોત તો સીધું ઇન્ટીગ્રલ મુશ્કેલ હતું ગણવું ઓર્ડર ના આ ફેરફાર થી તે ટ્રાઈવલ બને છે અને આપણે વેલ્યુ મેળવીશું આની જેમ તેથી ઇન્ટીગ્રલ ની વેલ્યુ છે તેથીઆપણે થોડા વધારે સમસ્યા ને ધ્યાન મા લઈશું તેથી ચાલો આપણે ચર્ચા કરીએ આઅને આપણે ઇન્ટીગ્રેશન નો ઓર્ડર બદલવા માંગીએ છીએ અને પછી આપણે ઇવેલ્યુએટ આ કિસ્સા દ્વારા કરીશું આપણું ઇન્ટીગ્રન્ડ ફક્ત xy છે તેથી તેનો ફરક પડતો નથી કે આપણે પ્રથમ ડીફરેંસીએટ ના y સંદર્ભ માં કર્યું અથવા ના x સંદર્ભ માં કમ્પિટમ્સી લેવેલ વધારે કે ઓછા પ્રમાણ મા સમાન છે તેથી ફરીથી ઇન્ટીગ્રેશન ના ઓર્ડર માં ફેરફાર કરવા માટે આપણે અહીં ડોમેન નું સ્કેચ કરવું પડશે તેથી આ કિસ્સામાં આપણી પાસે શું છે આપણી પાસે આ x અક્ષ છે અને આપણી પાસે ત્યાં y અક્ષ છે અને હવે આપણે આ દોરવા માંગીએ છીએ તેથી આ y એ x2 થી જાય છે અને y એ 2 − x સુધી બરાબર છે તો y અહીં બરાબર x2 છે આ પેરાબોલા અહીં છે તો આપણી પાસે y બરાબર x2 છે અને પછી આપણી પાસે લાઈન છે આપણી પાસે લાઈન y એ 2 − x બરાબર છે તેથી જ્યારે x એ 0 છે y ક્યાંક 2 છે અને જ્યારે આ y એ 0 છે ત્યારે x ફરીથી 2 હશે તેથી આ લાઈન y એ 2 − x બરાબર છે તેથી અહીંનો ઇન્ટરેસ્ટ ધરાવતો ક્ષેત્ર બનશે કારણ કે y એ x2 પર જાય છે તેથી આ પેરાબોલા 2 − x તેથી આ આપણું ઇન્ટીગ્રેશન નું ક્ષેત્ર છે અને હવે આપણે સરળતાથી ઓર્ડર માં ફેરફાર કરી શકીએ છીએ પરંતુ તે છેવટે આ ઇન્ટરસેકશન નો પોઇન્ટ શું છે તે મેળવવાની જરૂર છે તેથી અહીં y જો આપણે x2 એ 2 − x ની બરાબર મુકીએ છીએ અને પછી આપણી પાસે x2 x−2 છે તેનો અર્થ એ કે આપણી પાસે x − 2 છે અને તેથી x 2 અને x − 1 એ 0 ની બરાબર છે તેથી આપણી પાસે અહીં પોઇન્ટ છે x − 1 −2 તો x એ 1 ની બરાબર છે આ x એ 1 ની બરાબર છે અને y પણ 1 હશે તેથી અહીં ઇન્ટરસેકશન નો આ પોઇન્ટ છે 1 1 x ની વેલ્યુ 1 છે અને y ની વેલ્યુ પણ 1 છે આ પોઇન્ટ એ અહીં y ની 2 ની વેલ્યુ છે તેથી y એ 2 છે અને અહીંx એ 2 છે અને y એ 0 હશે તેથી આપણી પાસે બધા કોઓર્ડિનેટ્સ છે જે આપણે હવે ઓર્ડર બદલી શકીએ છીએ તેથી આ 0 થી 1 હતું અને હવે આપણને xy અને dx dy ઓર્ડર જોઈએ છે તેથી x ના સંદર્ભમાં પ્રથમ તેથી x ના સંદર્ભમાં આપણે આ x અક્ષની સમાંતર લાઈન દોરવી પડશે અને તે ક્યાં પ્રવેશ કરે છે અને ડોમેન છોડી છે તે જુઓ તેથી આ કિસ્સામાં તે હંમેશા આ x એ 0 બરાબર ની લાઈન દ્વારા પ્રવેશે છે તેથી અહીં આપણી પાસે લિમિટ તરીકે x એ 0 ની બરાબર છે અને પછી આપણી પાસે અહીં ઉપરની લિમિટ છે જે આ સુધી x છે y એ 1 ની બરાબર છે આપણી પાસે x ની લિમિટ હંમેશાં આ તરફ થી દાખલ થાય x એ 0 બરાબર અને આમાંથી છોડે છે y એ x2 ની બરાબર છે તેનો અર્થ એ કે x એ બરાબર √ y છે તેથી અહીં x એ 0 થી આ પેરાબોલા તરફ જાય છે જે √ y છે અને આ પોઇન્ટ સુધી y એ 1 ની બરાબર છે તેથી y એ 0 થી 1 સુધી જાય છે તેથી આ પોઇન્ટ સુધી આપણી પાસે આ છે અને પછી આપણી પાસે એક વધુ ભાગ હશે કારણ કે જ્યારે 1 ¿2 થી y જાય છે ત્યારે x ની લિમિટ 0 થી આ લાઈન સુધી હશે એનો અર્થ એ કે આપણી પાસે અહીં બીજો ભાગ હશે જ્યારે y એ 1 ¿2 જાય છે x ની લિમિટ ફરીથી 0 થી 2− y સુધી હશે પરંતુ હવે તે એક્ઝીટ થાય છે લાઈન માંથી એક્ઝીટ તેનો અર્થ ત્યાં x એ 2− y ની બરાબર છે તેથી આ 2− y અને ઇન્ટિગ્રેન્ડ dx dy તેથી હવે આપણી પાસે બે ભાગ છે એક જ્યાં y એ 0 ¿1 જઈ રહ્યો છે એનો અર્થ એ કે આ ડોમેન અહીં આ ડોમેન અને બીજું એક ઉપલા એક જ્યાં y એ 1¿ y તે 1¿ 2 નું છે જ્યાં x એ 0 ¿2− y થી જાય છે

તેથી આ ઇન્ટીગ્રેશન ના આ ઓર્ડર ને બદલ્યા પછી આપણી પાસે આ બે ઇન્ટિગ્રેલ્સની આ સ્થિતિ છે તેથી આપણે આ ઇન્ટીગ્રલ ને અલગથી ઇવેલ્યુએટ કરીશું અને પછી આપણે ઇન્ટિગ્રલનું વેલ્યુ શોધી શકીશું તેથી અહીં પ્રથમ ઇન્ટીગ્રલ ને ધ્યાનમાં લેતાં y એ 0 ¿1 સુધી જાય છે અને x એ 0 થી √ y સુધી જાય છે પ્રથમ ઇન્ટિગ્રેલ્સ તેથી 0 ¿1 અને પછી અહીં x ના સંદર્ભમાં તેથી y અને x ના સંદર્ભમાં જ્યારે આપણે ઇન્ટીગ્રેટ કરીએ x એ આ x2 2 થાય છે અને આપણે x ની લિમિટ 0 થી √ y રાખવી પડશે અને આ dy અહીં છે તેથી 0 ¿1 અને આપણી પાસે y એ 2 x2 ફરીથી બનશે y જ્યારે આપણે √ y − 0 મૂકીશું તેથી આપણી પાસે y છે અને આ dy તેથી આપણી પાસે છે આ હશે અને જ્યારે આપણે 1 લિમિટ મૂકીશું ત્યારે તે 1 − ¿હશે તેથી આપણે વેલ્યુ 16 અહીં મળશે તેથી પ્રથમ ઇન્ટિગ્રલ નું વેલ્યુ16 છે અને પછી આપણે ફરીથી બીજા ઇન્ટિગ્રલ નું ઇવેલ્યુએટ કરી શકીએ તેથી અહીં આપણી પાસે y એ 1¿ 2 સુધી છે અને બીજો ઇન્ટિગ્રલ x એ 0 થી 2 − y છે તેથીહવે આપણે x માટે ઇન્ટીગ્રીટીંગ કરીશું x 22 હશે અને લિમિટ 0 ¿2− y હશે અને પછી આપણી પાસે dy તો આ 1¿ 2 ની બરાબર છે આપણી પાસે y 2 છે અને પછી x2 તેથી 2 − y2 અને પછી ઓછા 0 તેથી આપણી પાસે આ dy છે તેથી ½ અને આ 1¿ 2 તેથી y આપણે અહીં ગુણાકાર કરવો પડશે તો આપણે આ મેળવીશું તેથી હવે આપણે સરળતાથી આ 4y ને ઇન્ટીગ્રેટ કરીશું અને આ −4 y2 છે અને પછી આપણી પાસે આ y3 ટર્મ છે અને આ 12 સાથે તેથી આ ઇવેલ્યુએશન છે જ્યારે આપણે કરીએ ત્યારે આ 524 પર આવે છે આ ઇન્ટિગ્રલ તેથી 524 આપણે અહીં ઉમેરવાની જરૂર છે તેથી આ 524 જો આપણે ઉમેરીશું આ 38 બનશે તેથી આ ઇન્ટિગ્રલ નું વેલ્યુ 38 છે અને આપણે ઇન્ટીગ્રેશન ના ઓર્ડર ના પરિવર્તનના વિચારનો ફરીથી ઉપયોગ કર્યો છે જે આ કિસ્સામાં જરૂરી નથી ખરેખર તે ઇન્ટિગ્રલ છે વધુ જટિલ બની ગયું છે ઇન્ટીગ્રેશન ના ઓર્ડરમાં ફેરફાર કરીને કારણ કે હવે આપણે બે ડોમેન્સ ધ્યાનમાં લીધાં છે એક એક y¿1 માથી અને બીજો એક 1¿ 2 નો હતો તેથી આ વિશેષ કિસ્સામાં ઓર્ડર માં હકીકતમાં ફેરફાર કરવો એકદમ જરૂરી નથી આ સીધું ઇવેલ્યુએશન સરળ હોત પરંતુ અહીં ઇન્વર્શ ને શીખવા માટે કેવી રીતે ઇન્ટીગ્રેશન નો ઓર્ડર બદલવો હવે આ સમસ્યા નંબર 2 છે જ્યા આપણે ફરીથી ઇન્ટીગ્રેશન નો ઓર્ડર બદલશું અને ને ઇવેલ્યુએટ કરવા માટે તે કિસ્સા મા ઇન્ટીગ્રેશન ના ઓર્ડર નો ફેરફાર જરુરી છે કારણ કે જો આપણે પ્રથમ x ના સંદર્ભ મા ધ્યાન આપીએ x ના સંદર્ભ માં ઇન્ટીગ્રેટીંગ માટે ઇન્ટીગ્રન્ડ તે સરસ રીતે મુશ્કેલ હશે પરંતુ જો તમે ઓર્ડર ની બદલી કરો તો તમારી પાસે પ્રથમ dy છે આપણે dy ના સંદર્ભ માં ઇન્ટીગ્રેટીંગ કરીએ છીએ અને તે કિસ્સા માં આપણી પાસે માત્ર આ y છે તેથી ઓર્ડર ની બદલી કરવાથી આપણે સીધું ઇન્ટીગ્રન્ડ જોઈશું તે આપણે સરળતા થી y ના સંદર્ભ માં ઇન્ટીગ્રેટ કરીશું આ ઇન્ટીગ્રન્ડ છે તેથી ઓર્ડર બદલવા માટે હવે આપણને આ ઇન્ટીગ્રેશન ના આ ઓર્ડર અથવા આ ઇન્ટીગ્રેશન નો ડોમેન અહીં દોરો તેથી આપણી પાસે x અક્ષ છે આપણી પાસે y અક્ષ છે અને x એ 0 તરફ જાય છે x એ 0 તરફ જાય છે તેથી 0 ¿આ પોઇન્ટ થી તો આ શું છે x એ ની બરાબર છે તેથી જો આપણે આ x − a લાવીએ અને આખો સ્કેવર લઈએ તો પછી આ a¿¿ 2− y2 be હશે અને આ સૂચવે છે કે આ છે x−a2 y2−a2 તો આ તે વર્તુળ છે જેને આપણે હવે પહેલા દોરી શકીએ તેથી x એ a ની બરાબર છે તેથી આ એક કેન્દ્ર a છે અને 0 એ કેન્દ્ર છે અને a ફરીથી ત્રિજ્યા છે તેથી આ અહીં ક્યાંક હશે તેથી આપણી પાસે a ત્રિજ્યા વાળૂં એનું વર્તુળ છે અને હવે જો આપણે ઇન્ટીગ્રલ લિમિટ જોઈએ તેથી x માટે તે 0 થી વર્તુળમાં જાય છે તેથી 0 થી વર્તુળ સુધી અને તે yની દિશામાં તે બરાબર y તરફ જઈ રહ્યું છે y એ a ની બરાબર છે તે આ વર્તુળની ત્રિજ્યા છે તેથી આ અહીં એક નાનો પ્રદેશ છે જે ઓર્ડર છે તે આ ઇન્ટીગ્રેશન નો ક્ષેત્ર છે તેથી આ ક્ષેત્ર એ ઓર્ડર છે આ ઇન્ટીગ્રેશન d y નું ક્ષેત્ર આ જે આપણે હવે જોવું પડશે કે જ્યારે આપણે ઇન્ટીગ્રેશન નો ઓર્ડર બદલીએ ત્યારે શું થશે તેથી જો આપણે ઓર્ડર બદલીએ તેથી પહેલા આપણે d y માટેની લિમિટ સુધારવી પડશે તેથી ઇન્ટિગ્રેંડ તે જેવું જ રહેશે અને પછીથી dx સાથે તેથી y માટે બદલવા માટે હવે તમારે y અક્ષની સમાંતર એક લાઇન દોરવી પડશે અને તે ડોમેન માં ક્યાં પ્રવેશ કરે છે અને તે ક્યાંથી ડોમેન થી બહાર નીકળે છે તે જોવું પડશે તેથી y માટે હવે તે કોઈપણ ક્ષેત્રમાં વર્તુળમાંથી અહીં પ્રવેશ કરી સમગ્ર ડોમેન ને આવરી લે છે તેથી વર્તુળમાંથી દાખલ થતા તો અહીં સવાલ શું છે તેથી તે y હશે કે y ની નીચલી લિમિટ છે અને તે અસ્તિત્વ ધરાવે છે y એ a ની બરાબર છે તેથી આ y એ a ની બરાબર છે ઉપરના પોઇન્ટ અને હવે x દિશા માટે તે હવે x એ 0 ની બરાબર તેની માટે ફિક્સ છે અને x એ a બરાબર સુધી છે કારણ કે આ લાઇનો x એ 0 ની બરાબર થી x એ a ની બરાબરસુધી તેથી તે ઇન્ટીગ્રલની આઉટર લિમિટ છે તેથી આપણે અહીં સરળતાથી ઓર્ડર બદલ્યો છે અને હવે ઇન્નર એક જે y માંથી જાય છે તે ની બરાબર છે થી y બરાબર a અને ઇન્નર એક x એ 0 ના બરાબર થી x એ a ના બરાબર સુધી તેથી આપણી પાસે y ના સંદર્ભ માં ઇન્નર એક માટે છે અને પછી આપણી પાસે x ના સંદર્ભ માં પણ છે તેથી હવે આપણે સરળતાથી ઇન્નર ને ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ તેથી આને y ના સંદર્ભ માં આ ઇન્ટીગ્રેટ કરવા માટે આપણી પાસે ત્યાં ફક્ત y સ્ક્વેર્ડ ટર્મ હશે તેથી આઉટર ઇન્ટીગ્રલ 0 ¿a હશે અને પછી ઇન્ટીગ્રન્ડ જે હું y છોડું છું તેથી આપણી પાસે છે તેથી હવે y2 માટે લિમિટ મુકતાં તેથી આપણી પાસે છે તેથી a2−a2 એ રદ થઇ જાશે પછી આપણી પાસે x−a2 છે અને તે આખું આની સાથે જશે તેથી અને આ બરાબર ઇન્ટીગ્રલ ઇન્નર ઇન્ટીગ્રલ નું પરિણામ છે અને હવે આપણે આ આઉટર ઇન્ટીગ્રલનું ઇવેલ્યુએટ પણ કરી શકીએ છીએ તેથી આ હશે તે આ ઇન્ટીગ્રલ ની વેલ્યુ છે હવે આ સમસ્યા આપણે ઇન્ટિગ્રેશન નો ઓર્ડર બદલવા માંગીએ છીએ તેથી આ કિસ્સામાં ઇન્ટીગ્રેશન ના ઓર્ડર માં બદલીને ચાલો આપણે ઝડપથી ક્ષેત્ર દોરીએ અને આપણી પાસે આ x અહીં છે અને આપણી પાસે y છે તેથી y એ x ¿y માંથી જાય છે જે y2 x ની બરાબર છે તેથી આપણી પાસે પેરાબોલા છે આપણી પાસે આ લાઈન અહીં છે તેથી y એ x લાઇન ની બરાબર છે y એ x લાઇન બરાબર છે અને આપણી પાસે આ y એ y2 ની બરાબર y2 એ x બરાબર પેરાબોલા છે તેથી તેઓ બધાને ઇન્ટરસેક્ટ કરશે પ્રથમ બધા તે x2 − x એ 0 ની બરાબર છે તેથી x અને x − 1 તેથી x 1 તો આ પેરાબોલા પાસે આ હશે તેથી આ y2 x છે અને હવે જો તમે જુઓ તેથી આ y લાઇન માંથી પેરાબોલા તરફ જાય છે તેથી આ ઇન્ટીગ્રેશન નો આપેલ ઓર્ડર હતો અને હવે આપણે ઓર્ડર બદલવા માંગીએ છીએ તો હવે આપણી પાસે શું હશે f x y હશે અને આપણી પાસે ત્યાં dx અને dy હશે તેથી આપણે પહેલા x ની લિમિટ ફિકસ કરીશું તેથી આપણે અહીં x ની સમાંતર આની દિશામાં એક લાઇન દોરવાની જરૂર છે અને આપણે ત્યાં જોયું કે તે ડોમેન માં ક્યાં પ્રવેશ કરે છે અને જ્યાં તે ડોમેન થી ક્યાં બહાર નીકળે છે તેથી અહીં પ્રવેશ પોઇન્ટ ફરીથી પેરાબોલા છે તેથી x લિમિટ y2 થી હશે અને આ છે ડોમેન ને બરાબર x y પર છોડીને જશે તેથી અહીં x y અને ની દિશામાં તેથી આ 1 1 પોઇન્ટ હતું અને આ y ની દિશામાં હવે નિર્દેશ કરીને તેથી આવી લાઇન y એ 0 ¿y બરાબર 1 થી ખસેડી રહી છે તેથી તે ઇન્ટીગ્રેશન ના ઓર્ડર માં પરિવર્તન છે તેથી y ની લિમિટ 0 ¿1 હશે અને x ની લિમિટ y2 ¿y હશે અને પછી f x y dx dy હશે તેથી એક વધુ ઉદાહરણ જે આ વ્યાખ્યાન માટેનું છેલ્લું ઉદાહરણ છે તેથી આપણે હવે ફરીથી ઇન્ટીગ્રેશન નો ઓર્ડર બદલવા માંગીએ છીએ અને y માટેની આપણી લિમિટ આ x સ્કવેર બાઇ 4 a થી 3 a ઓછા x છે તેથી ફરીથી આપણે અહીં આ ક્ષેત્ર દોરવાની જરૂર છે તેથી x અક્ષ અને પછી આપણી પાસે y અક્ષ છે તેથી આ y એ x સ્કવેર ઓવર 4 a અથવા આ x સ્કવેર 4 a y ની બરાબર હોય છે અને પછી આપણી પાસે y છે ત્યાં ઉપરની લિમિટ 3 a ઓછા x છે તેથી આ અહીંની લાઇન છે તો ચાલો પહેલા આ લાઇન દોરીએ અને તે x 0 હશે તેથી આપણી પાસે અહીં 3 a પોઇન્ટ છે y બરાબર 3 a પોઇન્ટ છે અને જ્યારે y એ 0 છે તેથી x એ 3 a છે તેથી અહીં x એ 3 a ની બરાબર છે તો આ લાઈન છે અને હવે આપણી પાસે આ x સ્ક્વેર બરાબર 4 ay છે તેથી તે પેરાબોલા x2 4 ay છે તેથી હવે અહીં જો આપણે y માટેની લિમિટ જોઈએ તેથી y પેરાબોલા થી લાઈન તરફ જાય છે તેથી આ y માટે પેરાબોલા થી લાઈન સુધીની દિશા છે અને હવે અમે ઇન્ટીગ્રેશન ના ઓર્ડર માં ફેરફાર કરવા માંગીએ છીએ તેનો અર્થ એ કે x ની દિશામાં આપણે x અક્ષ ની સમાંતર લાઈન દોરવી પડશે અને ફરી આપણી પાસે તે પરિસ્થિતિ છે જેની આપણે અગાઉ ચર્ચા કરી છે કે અહીં આ સમસ્યાને કારણે બે ડોમેન્સ હશે આ લાઈન પહેલાં અહીં નીચલા ડોમેન ના આ ડોમેન માં આપણી પાસે પ્રવેશ પોઇન્ટ x એ 0 ની બરાબર છે 0 ની બરાબર છે પરંતુ બહાર નીકળો એ પેરાબોલા છે અને અહીં આ ડોમેન ના ઉપરના ભાગમાં આપણી પાસે પ્રવેશ પોઇન્ટ છે આ x એ 0 ની બરાબર છે પરંતુ અહીંથી બહાર નીકળો પોઇન્ટ ફરીથી આ લાઇન છે તેથી ત્યાં બે જુદા જુદા પ્રદેશો છે જેને તમારે હવે ધ્યાનમાં લેવું જોઈએ જો તમે ઇન્ટીગ્રેશન ના ઓર્ડર માં ફેરફાર કરવા માંગતા હોતો તેથી આ પ્રથમ ભાગ માટે આપણી પાસે હવે dx dy જોઈએ છે તેથી આ x માટે અહીં x એ 0 થી જાય છે અને આ પેરાબોલા માં જે √4ay અથવા સ્કવેર થી 2 √ay છે અને પછી આ કિસ્સા માં આપણે એ પણ જોવું પડશે કે અહીં આ પોઇન્ટ શું છે જે 2 a થી 0 માં આવશે તેથી 2 a થી a માં તેથી આ સુધી xy એ a ની બરાબર છે તેથી 0 થી y સુધી a ની બરાબર અને પછી વત્તા a થી 3 a તેથી y એ a થી 3 a બરાબર હવે આ x ની રેન્જ માટે તે આ લાઈન થી તે લાઈન સુધી છે તેથી અહીં ફરીથી x એ 0 થી જાય છે અને આ લાઈન જે y તે 3 a − x બરાબર છે તેથી તેનો અર્થ એ કે x અહીં 3 a− y છે અને પછી આપણી પાસે આ f x y અને dx અને dy છે તેથી આ ઇન્ટીગ્રેશન ના ઓર્ડર ના ફેરફારનો આ ઓર્ડર છે જે આપણને આ બે ઇન્ટિગ્રલ્સ મળ્યાં છે કારણ કે હવે ડોમેન ને બે ભાગમાં વહેંચવાની જરૂર છે કારણ કે આ લાઇન x અક્ષની આ સમાંતર લાઇન એક બીજા થી અનુસરતી નથી પરંતુ આમાં નીચા ડોમેન જે આપણે આ x એ 0 ની બરાબર થી તે આ પેરાબોલા ની બરાબર છે જ્યારે અહીંના ઉપરના ડોમેન માં જ્યારે y એ a કરતા વધારે હોય તો આપણી પરિસ્થિતિ એવી છે કે તે ફરીથી x એ 0 બરાબર થી દાખલ થઈ શકે છે પરંતુ તે હવેથી તે એક્ઝીટ થઇ જશે આ લાઈન y એ 3 a − x ની બરાબર થી અને આ જ કારણ છે કે આપણે ઇન્ટીગ્રલ ભાગને બે ભાગોમાં તોડવા પડશે તેથી આ પરિણામ છે જે આપણે અહીં પહેલેથી જ લખ્યા છે a થી 3 a અને 0 થી 3 a− y સુધી તેથી નિષ્કર્શ પર આવતા જ્યારે આપણે ઇન્ટીગ્રેશન નો ઓર્ડર બદલીએ ત્યારે શું મહત્વનું છે આ સૌ પ્રથમ ઘણી પરિસ્થિતિઓમાં ખૂબ અનુકૂળ ઉપયોગી છે જ્યારે આપણે અવલોકન કરીએ છીએ કે આપેલ ઇન્ટિગ્રેન્ડ તે આપેલા ઓર્ડર માં ઇન્ટીગ્રેટ માટે શક્ય નથી તેથી ઇન્ટીગ્રેશન નો ઓર્ડર ને તે સરળ બને છે ઇન્ટીગ્રેટ કરવું પરંતુ તે માટે ઇન્ટીગ્રેશન ના ક્ષેત્ર નું સ્કેચીંગ ખુબ મહત્વપુર્ણ બને છે અને પછી ડોમેન ના સ્કેચિંગ પછી ઇન્ટીગ્રેશન ની લિમિટ આપી ને તે ખુબ સરળ બની જાય છે તેથી આ સંદર્ભો છે જેનો ઉપયોગ આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો અને ખુબ ખુબ આભાર